ચાલો કેટલાક મોડ્યુલ ઇન્ટરકનેક્શન્સ જોઈએ જો તમે કોઈ PV સેલનું લાક્ષણિક મોડ્યુલ લો છો તે આ રીતે છે અને તેના ટર્મિનલ્સ છે તેથી આ માટે આપણે ડાયોડ ઉમેરવાની જરૂર છે તેથી ડાયોડ્સમાંથી એક કે આપણે ઉમેરવાની જરૂર છે તે આ રીતે ટર્મિનલની આજુબાજુ છે હવે આ ડાયોડ છે જે અસરકારક બનશે જ્યારે આ મોડ્યુલ સિરિઝ માં કનેક્ટ થયેલ હોય અને જો તેમાં આંશિક શેડિંગ હોય તો આ સીન્કીંગ મોડમાં જઈ શકે છે જે સમયે આ ડાયોડ આ પેનલને બાયપાસ કરશે અને તેને સુરક્ષિત કરશે બીજો ડાયોડ તમારે આની જેમ ઉમેરવાની જરૂર છે અને ટર્મિનલ હવે બાહ્ય લોડ સાથે કનેક્ટ થવાનાં છે તે અહીં હશે તેથી આ તે છે જ્યાં તમારે આ રીતે બાહ્ય લોડ R0 થી કનેક્ટ કરવું પડશે તેથી આ ડાયોડ સીરીઝ પ્રોટેક્શન માટે છે અને આ ડાયોડ પેરેલલ પ્રોટેક્શન માટે છે જ્યારે પેનલ સિંકિંગ મોડ હોય ડિસીપેટિવ મોડમાં હોય ત્યારે પોલારીટી આની જેમ હશે આ ડાયોડ સક્રિય હશે અને તમારી પાસે કરંટ ફ્લો આ રીતે હશે તેથી તમારી પાસે ખરેખર બંને ડાયોડ ડ્રોપ્સ જે ટર્મિનલની અક્રોસમાં આવશે ડાયોડ ડ્રોપ્સમાંથી એકને બચાવવા માટેના તમને સાહિત્યમાં મળી રહેશે કે આ ડાયોડ અહીં મૂકવાની જગ્યે અહીં મૂકવામાં આવશે તેથી તે આ પેનલને સિરીઝ ડાયોડ સેટ સાથે બાયપાસ કરશે તમે આ ફેશનમાં બાયપાસ ડાયોડ પણ મૂકી શકો છો જ્યારે પણ આ ફેશનમાં બાયપાસ ડાયોડ દ્વારા કરંટ વહેતો હોય ત્યારે તમારી પાસે ફક્ત એક ડાયોડ ડ્રોપ હશે જ્યારે આપણી પાસે સિરીઝમાં ઘણા મોડ્યુલો જોડાયેલા છે ત્યારે તે આના જેવું દેખાશે તેને ઝડપથી દોરીએ તો ચાલો કહીએ કે તમારી પાસે આવા ઘણા મોડ્યુલો છે અને આ બધા મોડ્યુલો તમે આ રીત શ્સિરીઝમાં કનેક્ટ કરવા માંગો છો અને આપણે જાણીએ છીએ કે આપણે ડાયોડ્સને આ રીતે અક્રોસમાં કનેક્ટ કરીએ છીએ કે જેથી જો તેઓ આંશિક શેડિંગ સિંકિંગ મોડમાં જાય તો તેઓ PV પેનલ્સ બાયપાસ કરવામાં સમર્થ હશે તો આ ટર્મિનલ હશે અને તમારી પાસે VT ટર્મિનલ વોલ્ટેજ હશે જેની તરફ તમે લોડને કનેક્ટ કરી શકો છો હવે આ રીતે તમારી પાસે મોડ્યુલોની આ પ્રકારની સિરીઝ હોઈ શકે છે તમારી પાસે ઘણા મોડ્યુલો પેરેલલમાં પણ હોઈ શકે છે તો ચાલો આપણે કહીએ કે મારી પાસે આના જેવા n પેરેલલ મોડ્યુલો છે અને આપણે સિરીઝમાં બાહ્ય ડાયોડ્સને આ રીતે જોડી શકીએ છીએ જેથી તે પેનલ્સમાં વહેતા કોઈપણ રીવર્સ કરંટને અવરોધે છે તેથી આ પેરેલલ મોડ્યુલોનો સેટ હશે તમારી પાસે સિરીઝ પેરેલલ ગોઠવણી પણ હોઈ શકે છે તેથી આ આ એક સિરીઝ છે અને આ પેરેલલ ચાલો આપણે બંને સિરીઝ અને પેરેલલ મોડ્યુલો સાથે એક મોટી સિસ્ટમને ઇન્ટરકનેક્ટ કરીએ હવે આપણે કહીએ કે તમારી પાસે આના જેવા સિરીઝમાં n મોડ્યુલો છે તેથી આ 1 2 થી n છે ચાલો હું આના જેવા આખા સિરીઝ આર્મ માટે આ રીતે સિરીઝ ડાયોડ લગાવું તેથી દરેક સિરીઝ આર્મ એક સિરીઝ ડાયોડ ધરાવે છે અને ત્યાં M પેરેલલ સેટ્સ છે અને બાયપાસ પ્રોટેક્શન માટે તમારી પાસે આ રીતે દરેક મોડ્યુલોમાં ડાયોડ છે અથવા તમારી પાસે ડાયોડ્સના સેટ મોડ્યુલોના જૂથ માટે પણ હોઈ શકે છે આ રીતે ડાયોડને અક્રોસમાં જોડો હવે આ દરેક મોડ્યુલ માટે સિરીઝ સિંક ઈફેક્ટ પ્રોટેક્શન આપશે અને તે પછી બધા સિરીઝ આર્મને આ ફેશનમાં ઇન્ટરકનેક્ટ કરશે તેથી અહી આવા ઘણા આર્મ્સ છે અને અહીં તમારી પાસે તમારો લોડ હશે આ R 0 છે અને તે તરફનો વોલ્ટેજ VT છે તેથી આ એક સામાન્ય સિસ્ટમ હશે જ્યાં તમારી પાસે આની જેમ સિરીઝમાં n મોડ્યુલો છે અને ત્યાં M સેટ છે તેથી 1 2 અને આવી રીતે Mth સેટ છે તેથી તમારી પાસે N બાય M મોડ્યુલો છે અને તેઓ આ ફેશનમાં સુરક્ષિત છે